અમે ક્લાઉડ કમ્પ્યુટિંગ ધરાવતા અન્ય ક્લાઉડમાં અન્ય એપ્લિકેશન સાથે વાતચીત કરશે તેથી અન્ય અર્થમાં તે ક્લાઉડના એપ્લિકેશન સ્તરે સહયોગી સાસ ક્લાઉડ છે તેથી આજની ચર્ચામાં જ્યારે આપણે એકબીજા વચ્ચે સહકાર આપીશું ત્યારે આપણે વિવિધ સુરક્ષા પાસાઓ પર નજર નાખીશું આપણે જોઈશું કે અહીં ખૂબ જ મુશ્કેલ મુદ્દાઓ નો ઉપયોગ થાય છે તેથી એક દૃષ્ટિબિંદુ એ છે કે તે મારા પીએચડી વિદ્વાનોમાં ના એક નિનાય ઘોષનું કામ છે કારણ કે તેઓ તેમના કાર્યનું વર્ણન કરશે પરંતુ આપણે વસ્તુઓ કેવી રીતે થવી જોઈએ તેના વધુ વ્યાપક પાસાઓ પર ધ્યાન આપીશું તેથી આ તમારામાંના ઘણા લોકો માટે સારું રહેશે જેઓ વસ્તુઓના આ પાસાઓમાં કોઈ પ્રકારનું સંશોધન અથવા કોઈ પ્રકારનો વધુ અભ્યાસ કરી રહ્યા છે તેથી સહયોગી સાસ ક્લાઉડ ડેટા અને અરજદારો પર નિયંત્રણ નો અભાવ જે આ પ્રકારના ક્લાઉડ પ્લેટફોર્મની બીજી લાક્ષણિક રીતે વિશિષ્ટતા છે તેથી અમારી પાસે એક સમયે ક્લાઉડમાં અમારો ડેટા હતો અને જો લોડિંગ પછી એપ્લિકેશન બંધ કરવામાં આવે તો તે વસ્તુઓ પર અમારું ખાસ નિયંત્રણ નથી અથવા યોગ્ય નિર્ણય તમારા નિયંત્રણ પ્રોવાઇડર દ્વારા લેવામાં આવે છે હું જે પણ નિયંત્રિત કરી શકું છું અથવા નિયંત્રણ માટે જે પણ હેન્ડલર છે તે મુખ્યત્વે સેવા પ્રોવાઇડર દ્વારા નક્કી કરવામાં આવે છે તેથી બીજા અર્થમાં જો આપણે આ સુરક્ષા બિંદુ પર નજર કરીએ તો તે એક અવરોધ છે કે મારા ડેટા અને તમારે કેવી રીતે સુરક્ષિત કરવાની જરૂર છે તે શું છે અને તે અન્ય બાહ્ય એપ્લિકેશનો અને અન્ય પ્રકારના વપરાશકર્તાઓ અને તે બધી વસ્તુઓના સંપર્કમાં કેટલું છે અપૂરતી નીતિઓ અને પદ્ધતિઓ જેવી અન્ય સામાન્ય ચિંતાઓ છે જે બીજી સંબંધિત અને અપૂરતી હોઉં તો મારા માટે ગ્રાહક અથવા સેવાઓ ના ગ્રાહકો મારા પર કેટલો વિશ્વાસ કરે છે તેથી આવા દૂષિત ગ્રાહકો ન હોવા જોઈએ જે હંમેશા ન બનતી વસ્તુઓ સાથે કોઈ સમસ્યા ઉભી કરે આ એટલા માટે નથી કારણ કે ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર તેમની વ્યવસાયિક સેવાઓ વેચી રહ્યું છે તેથી તેઓ દુષ્ટ ન હોઈ શકે અથવા તેમનો કોઈ દુષ્ટ ઈરાદો ન હોઈ શકે જો કે આ પ્રક્રિયામાં તમારી પાસે કેટલાક દૂષિત ગ્રાહકો હોઈ શકે છે જે સામાન્ય રીતે દ્રશ્યો છે જે અન્ય ડેટા અને વસ્તુઓના પ્રકાર પર હુમલો કરવા અથવા છેડછાડ કરવા માટે સેવાઓ અથવા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે તેથી જો મારી પાસે એક વસ્તુ છે જે તેમાં ઉપલબ્ધ છે તો આપણે વિવિધ સાહિત્ય પણ જોયું છે જો તમે IaaS ના કિસ્સામાં સુરક્ષાની જવાબદારી જુઓ તો હાયપરવિઝર હતાતેવા કિસ્સામાં પ્રોવાઇડરો હાઇપરવિઝર સુધીની જવાબદારી ધરાવે છે SaaS ના કિસ્સામાં આ જવાબદારી એપ્લિકેશન ઇન્ટરફેસ પર જાય છે તેથી તે એવી બાબતો છે જેમ કે હું પ્રોસેસિંગ માટે API કહી રહ્યો છું તેથી તે પ્રોવાઇડરોના ઉપયોગમાં આવી રહેલા સ્તર સુધી છે કારણ કે ગ્રાહક માટે તે આ સુરક્ષા પ્રોવાઇડર દ્વારા સેવાઓનું સંચાલન કરવામાં આવે છે તેથી આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે વિવિધ પ્રકારના કલાઉડ માં વિવિધ પ્રકારની સુરક્ષા છે તેથી SaaS ના કિસ્સામાં ઘણી બાબતો છે જે પ્રોવાઈડરોના અંત પર આધાર રાખે છે હું કહું છું તેમ પ્રોસેસિંગ સર્વિસ અથવા કોઈ પણ પ્રકારની ટેક્સ્ટ એડિટિંગ સર્વિસ શું છે તેથી હું તે API નો ઉપયોગ કરી રહ્યો છું ત્યારે કોઈ બીજું પણ કદાચ તે APIનો ઉપયોગ કરી શકે છે તેથી આ એ જ એપ્લિકેશન સ્તર છે જેમાં મારી પાસે વિવિધ ઇન્સ્ટન્સ હોઈ શકે છે જે વિવિધ પ્રકારની વસ્તુઓ માટે કામ કરી રહ્યા છે તેથી SaaS ક્લાઉડ બેઝ કોલેબોરેસન તરીકે નિયંત્રિત કરવામાં આવે છે તેથી સામાન્ય રીતે ઘણા વપરાશકર્તાઓ માં શેર કરવામાં આવેલા ડેટા ની અખંડિતતા કરવામાં આવી રહ્યો હોવાથી અથવા મૂળ પ્લેટફોર્મ ઘણા વપરાશકર્તાઓ માં શેર કરવામાં આવે છે તેથી કોઈ સમજૂતી થઈ શકે છે અને સમજૂતી પર પહોંચવાની તક હોઈ શકે છે અને હું આદર્શ વિક્રેતા અથવા સેવા પ્રોવાઇડર કેવી રીતે પસંદ કરી શકું જો મોટી સંખ્યામાં પ્રોવાઈડરો હોય તો હું પ્રોવાઇડર ને કેવી રીતે પસંદ કરી શકું તે એક મોટો પડકાર છે તેથી આ મારા પીએચડી વિદ્યાર્થી માંના એક ડો નિર્નાય ઘોષનું કામ છે જેમણે આ ક્ષેત્રમાં કામ કર્યું હતું અને અમે વર્ણન કરવા માટે તેમના કાર્યનો થોડો ભાગ લઈશું અને આ ખાસ સમસ્યામાં અમે જે પડકારો લીધા છે તે વધુ લઈશું તેથી તે પ્રકારની વસ્તુઓ જોવી સારી રહેશે તેથી મલ્ટી ડોમેઇન હોય છે તેથી તે ફેડરેટેડ ક્લાઉડ છે પરંતુ તે લૂસલી કપલ સિસ્ટમ્સ છે તેથી મારી પાસે એક જ કલાઉડ માં જુદા જુદા કલાઉડ ના ઉદાહરણો હોઈ શકે છે પરંતુ તે લૂસલી કપલ છે તેથી તેઓ ટાઈટલી કપલ નથી તેથી વિવિધ ફેરફારો છે ક્લાઉડ વાતાવરણ પદ્ધતિમાં ટાઈટલી કપલ વસ્તુ પર પ્રતિબંધની ચર્ચા છે બીજી સમસ્યા એ છે કે તમે હાલમાં ક્લાઉડમાં તમે જે પ્રકારની પદ્ધતિઓ કરી રહ્યા છો તે ગુપ્ત ઘટનાઓને મર્યાદિત કરવા માટે કલાઉડ પ્રતિબંધિત સ્થળ હોઈ શકે છે તેથી ઘણા પડકારો છે અને જે પ્રેરણા આપે છે અથવા જો તમે બીજી રીતે જુઓ છો તો તે આ ક્ષેત્રમાં સંશોધન અથવા અભ્યાસ માટે પ્રેરણા છે ઉદાહરણ તરીકે સાસ ક્લાઉડ ડિલિવરી મોડેલ અહેવાલો સીધા વસ્તુઓ માટે ઉપલબ્ધ નથી ગ્રાહક દ્વારા જે પણ પ્રદાન કરવામાં આવે છે તેની તપાસ કરવાની જરૂર છે તેથી ક્લાઉડ સેવાઓના ઉપયોગમાં મોટી ચિંતા એ છે કે કલાઉડમાં આટલા વિશાળ અવકાશને દૂર કરી આપણે સુરક્ષા સમસ્યાઓનું સમાધાન કરવાની જરૂર છે તેથી તાજેતરની પ્રગતિને કારણે ક્લાઉડ માર્કેટ પ્લેસ વધુ સારી SLA વધુ સારી સુરક્ષા અને વસ્તુઓ ત્યાં છે તેથી ઘણા બધા સેવા પ્રોવાઈડરોની ઉપલબ્ધતા હોય ત્યારે આપણે કયા સેવા પ્રોવાઇડરની જરૂર છે એ પસંદ કરવાનો એક મોટો પડકાર છે તેથી સર્વિસ અસંગત છે અને કોઈ પ્રમાણભૂત કલમની બાંયધરી આપતી નથી તેથી એક આદર્શ SaaS ક્લાઉડ પ્રોવાઇડરની પસંદગી તે એક મુદ્દો છે અને પસંદગી પછી અન્ય સુરક્ષા પડકારો ક્યા છે તે છે તેથી ઓનલાઇન કોલેબોરેસન અથવા કોઈપણ પ્રકારના સેવા પ્રોવાઇડરને જુઓ જેમ કે અમે જોઈએ છીએ કે ઓનલાઇન ખરીદીની પસંદગી તથા તમારા ટ્રાવેલ બુકિંગ સેન્ટર પર તમે કેવા પ્રકારની વસ્તુઓ ખરીદો છો તેથી વિવિધ પક્ષો જોડાયેલા છે અને મોટે ભાગે તે લૂઝલી કપલ છે જે અન્ય પ્રકારની સેવાઓને ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ સાથે જોડે છે એવી પાર્ટીઓ છે જે કુરિયર સેવાઓ પૂરી પાડે છે અને બીજી ઘણી બધી વસ્તુઓ પછી તેમને લૂઝલી કપલ રીતે જોડી દેવામાં આવી રહ્યા છે તેથી અમારું લક્ષ્ય આદર્શ SaaS ક્લાઉડ પ્રોવાઇડરની પસંદગી કરવાનું અને તેમાં લૂઝલી કપલ કોલેબોરેસન ને સુરક્ષિત કરવાનું છે તો જુદા જુદા પાસાઓ શું છે તો તેઓ શું ઇચ્છે છે તેઓ સામાન્ય અભિગમ શોધી રહ્યા છે એવું નથી કે અન્ય અભિગમો ન હોઈ શકે પરંતુ આપણે આ ચોક્કસ સમસ્યામાં કયા રસ્તે જઈ શકીએ તેથી જો તમે આપણા એક ઉદ્દેશને જુઓ તો આપણે એક માળખું વિકસાવી શકીએ ઉદાહરણ તરીકે મેં આ ચોક્કસ કાર્યમાં ઉલ્લેખ કર્યો છે કે અમે આ ચોક્કસ કાર્યમાં એક માળખું વિકસાવ્યું છે અથવા વિશ્વાસપાત્ર અને સક્ષમ સેવા પ્રોવાઇડરને યોગ્ય રીતે પસંદ કરતી SelCSP સેલ ઉભી કરી છે તેથી CSP ના સેટમાં જુદા જુદા CSP હોઈ શકે છે અને ખાસ કરીને કેન્દ્રીય સત્તા મંડળમાં નોંધણી થઈ શકે છે અને ગ્રાહક વ્યવસાયિક આઉટસોર્સિંગ માટે SaaS પ્રોવાઇડરની પસંદગી કરવા વિનંતી કરી રહ્યો છે અને તે ભલામણ કરે છે કે વિશેષના CSP અથવા CSPI આ માટે અનુકૂળ આધાર છે મુખ્યત્વે સુરક્ષા પાસાઓને યોગ્ય રીતે જોતા આવશ્યકતા છે તેથી તે વસ્તુનું લક્ષ્ય છે પસંદગી પછી સ્થાનિક સંસાધનને એક્સેસ કરવાની વિનંતી પસંદ કરી શકાય છે તેથી એકવાર હું કોઈ વિશેષ CSP પસંદ કરું છું ત્યારે અમે કોઈ અજાણ્યા વપરાશકર્તા માટે કલાઉડની અંદર સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરવા માટે પસંદગીની વિનંતી જોવા માંગીએ છીએ કારણ કે અમને ખબર નથી કે વપરાશકર્તાઓ કોણ છે જેમ કે માહિતીની વહેંચણીને કારણે જોખમ અને સુરક્ષા બંનેની અનિશ્ચિતતા ઓછી રાખવામાં આવે છે તેથી અમારો ઉદ્દેશ એ છે કે માહિતી વહેંચણી માટે એક્સેસ જોખમ અને સુરક્ષા અનિશ્ચિત C ને નીચું અથવા ન્યૂનતમ રાખવું જોઈએ તેથી જો મારી પાસે વિવિધ ડોમેઇનમાં વ્યક્તિગત ગ્રાહકો હોય જેમ કે ડોમેઇન 1 ડોમેઇન 2 ડોમેઇન 3 અને તેઓ અન્ય કોઈ જગ્યાએ સહકાર આપી રહ્યા છે કહે છે કે આપણે અહીં એક પ્રકારની પદ્ધતિઓ રાખવાની જરૂર છેઅમે એક અસ્પષ્ટ અનુમાન પ્રણાલી પર આધારિત છું અને વિનંતી કરનારના આધારે કોઈપણ પ્રતિષ્ઠા અને સ્થાનિક માલની સુરક્ષા સ્તરના આધારે હું સહકારના અધિકાર માટે અધિકૃત સેટ અપ પરવાનગી આપું છું તેથી જો આપણે કોઈ પ્રકારની સમાનતા કરવાનો પ્રયાસ કરીએ તો જેમ કે હું કોઈ ચોક્કસ ઓફિસ અથવા વસ્તુઓનો ઉપયોગ કરવા માંગુ છું અને પછી મારી પ્રતિષ્ઠામાં અથવા જ્યાં વાસ્તવિક પ્રયોગશાળાઓ છે ત્યાં પ્રવેશ કરી શકતો નથી તેથી તે તમને તમારા યોગ્ય સ્તર અને તમારી આવશ્યકતાના આધારે ડોમેનની વિનંતી કરે છે કે તમે વસ્તુઓ પર જાઓ જેમ કે હું બેંકમાં જાઉં છું અને જો હું ફક્ત કેટલાક ચેક અથવા કેટલાક દસ્તાવેજો સબમિટ કરવા જઈ રહ્યો છું તો હું ક્યાંક જાઉં છું જો મારે મેનેજરને મળવું હોય તો હું અન્ય કેટલાક સ્તરની સુલભતા અને વસ્તુઓના પ્રકાર પર જાઉં છું અને તે મારે શું જોઈએ છે તેના પર આધાર રાખે છે અથવા બીજા અર્થમાં જો આ મિસ એક્સેસ અથવા એક્સેસ ભૂમિકા વિનંતી ભૂમિકા દ્વારા નક્કી કરવામાં આવે છે અને વિવિધ પ્રકારની વસ્તુઓ માટે કઈ વસ્તુઓની મંજૂરી છે જેમ કે જો હું કોઈ ચોક્કસ ભાગને એક્સેસ કરવા માંગું છું જો તેઓ એક્સેસ પોલિસીના આધારે કોઈ વસ્તુ ખસેડશે તો મારે ફિલ્ટર કરવાની જરૂર છે તેથી કોલેબોરેટીવ કલાઉડ ના કિસ્સામાં જ્યારે ગ્રાહક તેના આધારે વિનંતીના પ્રકાર સાથે આવે છે ત્યારે વસ્તુઓ પર અન્ય પ્રકારની એક્સેસ નીતિઓ વિશિષ્ટ હોય છે તેને વસ્તુઓનો સમૂહ આપવામાં આવ્યો છે એવી સંભાવના નથી કે કોઈ ચોક્કસ ગ્રાહક કે જેણે દરેક વસ્તુની વિનંતી કરી છે તેને મંજૂરી આપવામાં આવી છે પરંતુ આના આધારે તેની પેટા પરવાનગીની મંજૂરી આપી શકાય છે તેથી બીજો હેતુ IDRM ઇન્ટર ડોમેઇન રોલ મેપિંગ સમસ્યા આપવામાં આવે છે તેથી તે જ વિવિધ પ્રકારની વસ્તુઓ માટે સમસ્યા છે જેમ કે જો હું સંસ્થા B માં કંઈક મેળવવા માંગું છું તો સંસ્થાની ભૂમિકા જે સંસ્થામાં મારી છે તે અન્ય સંસ્થાઓમાં સમાન ભૂમિકા માટે મેપ કરવાનીની જરૂર છે જેમ કે હું સંસ્થાનો ઉપયોગ નાણાકીય સંસ્થા તરીકે કરી રહ્યો છું તેમ 1 2 સંસ્થામાં કેટલાક ડેટા તરીકે કંઈક બીજું કહે છે અને અહીં હું તેનો ઉપયોગ લેવલ 1ના મેનેજર તરીકે કરી રહ્યો છું અને લેવલ 2 તે છે જે ડેટા માટે મેનેજર સમાન છે તેથી મારી ભૂમિકાને તે ચોક્કસ સ્તરે મેપમાં પણ છે તેથી અહીં અમે એ પણ કહેવાનો પ્રયાસ કરીએ છીએ કે ડોમેઇન કોલેબોરેટીવ કરવા જોઈએ અને ઓછામાં ઓછી વધારાની પરવાનગીઓ સાથે સેટ અપ ભૂમિકાનો નકશો તૈયાર કરવાનો પ્રયાસ કરવો જોઈએ તેથી ન્યૂનતમ વધારાની પરવાનગી જે કહેવાનો પ્રયાસ કરે છે કે મારે તે સ્તરને મંજૂરી આપવાની જરૂર છે કે જેની પાસે ન્યૂનતમ પરવાનગી છે જેના માટે મારે વસ્તુઓ ને અમલમાં મૂકવાની જરૂર છે ધારો કે મારે કોઈ દસ્તાવેજ રીતે ઓળખવા અને દૂર કરવા માટે માત્ર સ્થાનિક માહિતીનો ઉપયોગ કરે છે આ સિસ્ટમોની કોઈપણ પ્રકારની લૂઝલી કપલ રીતથી બીજો મોટો પડકાર છે તો હું ફક્ત સ્થાનિક માહિતી સાથે ગતિશીલ માળખું કેવી રીતે રાખી શકું હવે હું ઇચ્છું છું કે કલાઉડમાં કલાઉડના ઇન્સ્ટન્સ માં ચાલતી સંસ્થા cs CSP1 બીજી સંસ્થાના CSP2માં બીજો ડેટા એક્સેસ કરવા માંગુ છું તેથી મારી પાસે CSP અથવા તેના વિશેની વસ્તુઓના વધારાના લેખન વિશેની બધી માહિતી હોઈ શકે નહીં તેથી મારે મારા સ્થાનિક સંસાધનો અથવા સ્થાનિક માહિતી જોવાની અને મહત્તમ રક્ષણ મેળવવાની જરૂર છે અન્ય અર્થમાં જ્યારે તમારી પાસે કેટલીક વસ્તુઓ લૂઝલી કપલ હોય છે ત્યારે તમે સાથીદારમાં થઈ રહેલા તમામ ઓળખપત્રો મેળવી શકતા નથી તેથી તમારી પાસે એક વ્યવસ્થા હોવી જોઈએ અથવા બહાર નીકળવાનો કોઈ રસ્તો હોવો જોઈએ અથવા કોઈ અભિગમ હોવો જોઈએ કે હું તેને જોવાની મારી રીતમાં કેવી રીતે મેપ કરી શકું તેથી અહીં અમે સેટ ઓફ રોલ્સ સાથે ડોમેઇન સહયોગ થાય છે જો સાયકલિક જનરેશન હોય તો એક્સેસ હોઈ શકે છે એનો અર્થ એ થયો કે એક રીતે હું કોઈ ચોક્કસ સંસ્થામાં મારી વિશેષ ભૂમિકાને કારણે કેટલાક દસ્તાવેજો પહોંચાડવા માટે સક્ષમ નથી જ્યારે તે આવી વસ્તુઓ સુધી પહોંચવાના સાયકલમાં જાય છે તેથી એકસેસ કોન્ફ્લિક્ટર્સની વિનંતી યોગ્ય હોવી જોઈએ તેથી આપણે આ પ્રકારની પદ્ધતિઓ પર ધ્યાન આપવાની જરૂર છે તેથી સહયોગ માટે વિશ્વસનીય જોઈ રહ્યા છીએ તેથી તેઓ ખૂબ જોડાયેલા છે પરંતુ પછી તેમની પાસે કંઈક અલગ પ્રોપર્ટી છે તો ત્યાં કેટલો વિશ્વાસ છે શું તે તે કરવા માટે સક્ષમ છે અને કોઈ ચોક્કસ વસ્તુ અથવા સુરક્ષા પ્રકારની વસ્તુઓ કરવી કેવી રીતે યોગ્ય છે તેથી જો તમે SLA જુઓ તો ફરીથી પડકારો છે કારણ કે કોઈ દલીલ કરી શકે છે કે SLA તેને આવરી લેવાનો પ્રયાસ કરે છે ઉદાહરણ તરીકે મોટાભાગના ક્લાઉડ પ્રોવાઈડરોએ સેવાઓની ઉપલબ્ધતાની ખાતરી આપી છે ગ્રાહકને માત્ર બાંયધરીઓની ઉપલબ્ધતાની જ માંગ નથી પરંતુ કામગીરી સંબંધિત અન્ય ખાતરી ઓ પણ એટલી જ મહત્વપૂર્ણ છે તેથી હું માત્ર ગ્રાહક તરીકેની ઉપલબ્ધતા પર જ ધ્યાન આપી રહ્યો નથી પરંતુ ખાતરી પણ આપું છું કે આ પ્રકારની સમયમર્યાદામાં અથવા વળતરની અંદર કરવામાં આવશે વર્તમાન દિવસમાં ક્લાઉડ SLA ના ઉલ્લંઘન બાદ ખાતરી અને વળતર અંગે નોન સ્ટાન્ડર્ડ કલમોનો સમાવેશ થાય છે તેથી દંડ યોજના માટે વળતર છે જે કેટલીક બિનપ્રમાણભૂત હાજરીને અનુસરે છે કારણ કે ક્લાઉડમાં કોઈ પ્રમાણભૂત વ્યવસ્થા ઘટાડવાનો માર્ગ હોવો જોઈએ તેથી ફરીથી અમે એક માળખું જોવાનો પ્રયાસ કરીએ છીએ પછી ભલે તે વ્યક્તિગત ગ્રાહકો હોય કે ન હોય તેથી વાર્તાલાપ રેટિંગ બીજી તરફ અમારી પાસે ભલામણ અને પ્રમાણભૂત સલામતી નિયંત્રણ છે જે SLA ના મેનેજરો ચલાવે છે અને તે સેવા પ્રોવાઇડર સાથે નું તમામ SLA છે તેઓ એક તરફ SLAના કેટલાક સ્તરોની ક્ષમતાની ગણતરી પૂરી પાડે છે કે આપણે બીજી તરફ સંભવિતતા ચોક્કસ વસ્તુઓની જોખમગણતરી અને જોખમમાં રસની ગણતરી કરવાની આત્મવિશ્વાસની ક્ષમતાની ગણતરી કરીએ છીએ તેમાંથી અમે વિવિધ સેવા પ્રોવાઈડરો માટે બંને વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા શોધવાનો પ્રયાસ કરીશું તેથી SelCSP ફ્રેમવર્ક આનો અલગ પ્રવાહ છે છે જે જોખમનો અંદાજ છે અને જોખમ પર સીધા વિશ્વાસના અંદાજ જેટલું જ જોખમ હોઈ શકે છે અમે તેને ફ્લોચાર્ટમાં મૂકવા માંગીએ છીએ બીજી અધિકૃતતા માટે અનામી વપરાશકર્તાઓ પાસેથી એક્સેસ વિનંતીની ભલામણ કરી રહ્યું છે તેથી જોખમ આધારિત એક્સેસ નિયંત્રણ કરું છું જેને આપણે જોખમ બેઝ એક્સેસ નિયંત્રણ તરીકે જોઈએ છીએ તેથી તે કોઈ વિષયની યોગ્ય પરવાનગીઓ નો અભાવ રાખે છે બાઇનરી MLS ની તુલનામાં બાઇનરી ફ્લેક્સિબલ અને ઓપરેશનલ જરૂરિયાતોના આધારે બરાબર ઓપરેશનલ ને પ્રમાણિત કરવાની જરૂર નથી તેનું પ્રમાણ નક્કી કરવું મુશ્કેલ છે ઓપરેશનલ જોખમે ઘણી વિનંતીઓને નકારી કાઢી હતી જે સંભવિત રીતે માહિતી વહેંચણીને યોગ્ય રીતે મહત્તમ બનાવે છે તેથીતેથી એક વિતરિત ફ્રેમવર્ક શોધવાનો પ્રયાસ કરે છે હવે પછીનું મેપિંગ એટલે કે આઇડીઆરએમ તેથી અમારી પાસે ઓછામાં ઓછી ભૂમિકા નો સમૂહ ઉપલબ્ધ છે તે પડકારો છે જે ઘણી ન્યૂનતમ ભૂમિકા સેટ કરી શકે છે તેથી હાલની ન્યૂનતમ બહુવિધ ભૂમિકા નક્કી કરી શકાય છે તે અહીં અસ્તિત્વમાં હોય તેવી કોઈ ભૂમિકા નક્કી કરી શકતા નથી જે તમામ પરવાનગીઓ માટે સંપૂર્ણપણે મેપ શકાય તેથી વિવિધ પ્રકારની સમસ્યાઓ અથવા પડકારો છે તેથી 2 પ્રકારના IDRM છે જેમાં IDRM સુરક્ષા બનાવવાના ઉદ્દેશ વધુ સારા ઉકેલો બનાવવાનો છે અને પરવાનગીની સમસ્યાને ઘટાડવાનો છે તો અહીં તમે ડિસ્ટ્રિબ્યુટેડ રોલ મેપિંગ ફ્રેમવર્ક ભજવે છે અને છેલ્લે ગતિશીલ ઓળખ હોઈ શકો છો અને તે કેટલીક વસ્તુઓ એક્સેસ કરવા તરફ દોરી શકે છે જે અન્ય રીતે કોઈ ચોક્કસ વિષય ને યોગ્ય રીતે એક્સેસ કરવાનું માનતું નથી જ્યારે તમે આ દર્શકની જેમ સાયક્લીક ઈન્હેરિટન્સ ની પરવાનગી તરીકે મંજૂરી નથી પરંતુ મને બીજા ડોમેનની એક્સેસ મળી શકે છે જેની પાસે યોગ્ય પરવાનગી છે તેમની પાસેથી બીજું સંપાદન કરવાની મંજૂરી છે તેને વાંચવાની પરવાનગી છે તેથી બીજા અર્થમાં હું તે કરી શકતો નથી આ ચોક્કસ વિષય માટે આ ચોક્કસ વસ્તુ લખી શકતી નથી પરંતુ હું તે કરવાની સાયકલિક રીત ધરાવી શકું છું તેથી સાયક્લીક ઈન્હેરિટન્સનું ઉલ્લંઘન થઈ શકે છે તેથી સોડ કોન્સ્ટન્ટ ખરેખર ફરજને અલગ કરે છે જેમ કે હું બેંકમાં કહેવા જેવી લાક્ષણિક ઉપમા કહી શકું છું જેમ કે હું પોઇન્ટ કાઉન્ટર પર છું તેમ બેંકમાં માંગ કરનાર વ્યક્તિને ડિમાન્ડ ડ્રાફ્ટ જારી કરવાની માંગ થઈ શકે નહીં તેથી જો હું આ બહાર પાડી રહ્યો છું તો હું એક ડ્રાફ્ટ જારી કરી રહ્યો છું પછી હું ચકાસણી કરી શકતો નથી તેથી જુદી જુદી વસ્તુ થવી જોઈએ તેથી આ ફરજોને અલગ કરવી પડશે જેને સોડ કોન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે જે તેઓ કોઈપણ સુરક્ષા માહિતી સુરક્ષા વ્યવસ્થામાં છે તેથી અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે સોડ કોન્સ્ટન્ટ માં હંમેશા સંઘર્ષ થઈ શકે છે મને અહીં નો અધિકાર હોઈ શકે છે વસ્તુઓ પર અને હું આ સંપાદક પર આ સંપાદક સાથે બીજી ચેનલ લખી શકું છું અહીં એક સંદેશાવ્યવહાર છે તેથી હું મૂળભૂત રીતે સ્થિરતા હોવા છતાં તે કરી શકું છું હું એક અલગ ચેનલ મારફતે વાતચીત કરું છું તેથી વસ્તુઓનું ઉલ્લંઘન કરી શકાય છે આ વસ્તુઓ જ્યારે પણ ઘણા સંદેશાવ્યવહાર ભાગીદારો જાણતા નથી તેથી અહીં અમે એક વિશેષ વિતરિત સુરક્ષા સહયોગી ફ્રેમવર્ક છે તેથી આપણે સમજીએ છીએ તેમ તે એક ભૂમિકા છે જે શોધી કાઢવી છે જો કોન્ફ્લિક્ટ નું સતત ઉલ્લંઘન શોધવું પડશે હવે આપણે બીજી કઈ વસ્તુ દૂર કરવાની જરૂર છે પછી એકવાર ખબર પડી જાય કે તે કોન્ફ્લિક્ટ ને દૂર કરવાની જરૂર છે ત્યારે આ રોલ સેટ બનાવી શકું છું અને તેને જોઈ શકું છું જો તમે સાયકલિક રીડન્ડનસી ઈન્હેરિટન્સ ને દૂર કરવાની ભૂમિકા સંપૂર્ણપણે મેચ થતી ભૂમિકા માટે છે જે આપણે અહીં કરીએ છીએ તેથી કોન્ફ્લિક્ટ દૂર થયા પછી અમે સહયોગી જાય છે હવે આ દર્શક પાસે આ ચોક્કસ એડિટર પાસે જવાનો કોઈ રસ્તો નથી તેથી હું જઈ રહ્યો નથી અને કોઈ કોન્ફ્લિક્ટ નથી એ જ રીતે કોન્ફ્લિક્ટ દૂર કરવા માટે આપણી પાસે અહીં પણ સોડ અવરોધ ની સંભાવના છે તેથી અહીં પણ જો કોઈ ચોક્કસ મેચ ન હોય તો અમે સહયોગની ભૂમિકા યોગ્ય રીતે બનાવી છે તેથી તે એડિટર 2ની ભૂમિકામાં સહયોગ કરે છે તેથી એડિટર 2 c અને તે ત્યાં જ સમાપ્ત થાય છે તેથી એડિટર 1 અને એડિટર 2 વચ્ચે કોઈ ગડબડ નથી તેથી તેનો અર્થ એ છે કે અમે તે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આપણે મૂળભૂત રીતે એક દૃશ્ય હોય છે તેથી આ એક સામાન્ય અભિગમ છે જે અમે બતાવવાનો પ્રયાસ કરીએ છીએ SaaS ક્લાઉડમાં કેવી રીતે સલામત સહકાર શક્ય બની શકે છે અને અલબત્ત તે ખૂબ જ ટૂંકું નિરીક્ષણ છે પરંતુ તે પૂરતું સારું છે અથવા તે તેમને મદદ કરશે જેઓ આ પ્રકારના સંશોધન માં રસ ધરાવતા હોય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની જરૂરિયાત ઓછી છે પરંતુ તમે મૂળભૂત રીતે આવી સમસ્યા પર કામ કરી શકો છો તેથી વિશ્વસનીય અને સક્ષમ ક્લાઉડ પ્રોવાઇડર ની પસંદગી કરો અને પસંદગી પછી અમે અધિકૃતતા માટે અનામી વપરાશકર્તાઓ પાસેથી એક્સેસ વિનંતીની ભલામણ કરી છે પછી સ્થાનિક ભૂમિકાઓ માટે અધિકૃત પરવાનગી ને ટેકો આપવામાં આવે છે તેથી સુરક્ષાના સામાન્ય મુદ્દાઓ શું હોઈ શકે છે અને તે સમસ્યાઓનો સામનો કેવી રીતે કરવો તે અલગ અભિગમ હોઈ શકે છે તમે સાહિત્ય વિશે પણ વિચારી શકો છો પરંતુ તે તેને જોવાની સામાન્ય રીત છે અને આ એક એવી સમસ્યા છે જે આજના ક્લાઉડ સિનારિયો સાથે સહયોગ કરવા માટે ખૂબ જ અને ખૂબ સાચી